નમસ્તે TALE વિભાગ ૨ ના 13 માં ઘટક અમલીકરણ તબક્કમાં આપનું સ્વાગત છે આપણે અમલીકરણ તબક્કા વિષે વાત કરી રહ્યા હતા આપણે અમલીકરણ તબક્કાના બાકીના ભાગ સાથે આગળ વધીશું અગાઉના એકમમાં આપણે અમલીકરણ તબક્કાની કેટલીક પેટા પ્રક્રિયાઓ વિષે જોયું ઘણી બધી પેટા પ્રક્રિયાઓ છે આપણે તેમાંથી કેટલાક વિષે જોયું અને તેની ભૂમિકા જોયી ખાસ કરીને સારો અભ્યાસક્રમ કેવી રીતે લખવો જે અભ્યાસક્રમની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓને જણાવવું જોઈએ અને આ શિક્ષક તેમજ વિદ્યાર્થી બંને માટે માર્ગદર્શક તરીકે કામ કરે છે અમે આપને ભારપૂર્વક આગ્રહ કર્યો હતો કે આપના પોતાના વિષયનો અભ્યાસક્રમ સૂચવેલ માળખામાં લખો આ એકમમાં આપણે અમલીકરણના તબક્કાની બાકીની પ્રક્રિયાઓને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આ પ્રક્રિયાઓ શું છે પ્રથમ એક સૂચના સમયમાળખું છે જેને વ્યાખ્યાન સમયપત્રક અથવા વ્યાખ્યાન યોજના વગેરે કહી શકાય અહીં સમયપત્રકઆયોજન એક કલાકના સત્રોના સમયપત્રક મુજબ નથી પરંતુ તે સૂચનાત્મક એકમ મુજબ છે એકમમાં 1 કલાક 2 કલાક અથવા 3 કલાક લાગી શકે છે પરંતુ તે હંમેશા એક એકમ તરીકે ગણવામાં આવશે તેનો અર્થ એ કે એક સૂચનાત્મક એકમ 3 સમયપત્રક કલાકોમાં દર્શાવવામાં આવી શકે છે પરંતુ તે ત્રણ તારીખો સૂચના સમયપત્રકમાં દાખલ કરવાની રહેશે આપણી તમામ પ્રવૃત્તિઓ માટેનો સંદર્ભ સૂચનાત્મક સમયપત્રક અથવા સૂચનાત્મક એકમોનું સમયપત્રક હશે એક સૂચનાત્મક એકમ એક કૌશલ સાથે સંકળાયેલું છે કૌશલ એ અભ્યાસક્રમ પરિણામનું એક તત્વ છે અભ્યાસક્રમના પરિણામના અવકાશના આધારે 2 અથવા 3 અથવા 4 ક્યારેક 5 કૌશલમાં પણ વિસ્તૃત કરી શકાય છે અને એક સૂચનાત્મક એકમ પણ 1 કલાકથી લઈને સામાન્ય રીતે લગભગ અધિકતમ 3 થી 4 કલાક હોઈ શકે છે દરેક સૂચનાત્મક એકમના સંચાલનના અંતે જેમાં સામાન્ય રીતે 1 થી 3 કલાકનો સમય લાગી શકે છે શિક્ષકે વિવિધ પાસાઓનો અનુભવ કર્યો હશે કે વિદ્યાર્થીઓને તે કેવું લાગ્યું ક્યાં તેમને કઠિન લાગ્યું અથવા જ્યાં એક શિક્ષક તરીકે પોતાને સારું લાગ્યું નહીં અને તેમનું પ્રદર્શન પર્યાપ્તપર્યાપ્ત નથી અથવા સંતોષકારકસંતોષકારક નથી દરેક સૂચનાત્મક એકમના સંચાલન પછી તરત જ તેનું સંચાલન કેવી રીતે હાથ કરવામાં આવ્યું ક્યાં તેને સુધારી શકાય વગેરે વગેરે સંબંધિત પોતાના અવલોકનોની નોંધ રાખવી સારી બાબત છે સૂચનાત્મક એકમના સંચાલન પછી તરત જ આ પ્રકારના માળખામાં નોંધ કરવાની જરૂર છે અહીં બતાવ્યા પ્રમાણે આપની પાસે સૂચનાત્મક એકમ છે જો કે અહીં 8 સુધી બતાવ્યું છે આપ જરૂર મુજબ વધુ પંક્તિઓ ઉમેરી શકો છો પછી કૌશલ લખો દરેક કૌશલ માટે સુનિશ્ચિત તારીખો લખો અને પછી જો તે એકમ માટે અગાઉથી આપ વિદ્યાર્થીઓને કોઈ સૂચનાઓ આપવા માંગો છો તો IU2 એકમ શરૂ કરતા પહેલા તે શું છે કે આપ આપના વિદ્યાર્થીઓને તૈયાર કરવા માંગો છો તે સૂચનાઓ 1 અથવા 2 વાક્યોના રૂપે હોઈ શકે છે અને આ સૂચનાનું સમયપત્રક દર્શાવે છે દરેક સૂચનાત્મક એકમ પછી આપ બીજી પંક્તિ બનાવો આપણે તેને નિરીક્ષણો કહીએ છીએ જ્યાં આપ આપના નિરીક્ષણો 2 અથવા 3 વાક્યોમાં લખો છો અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી આનાથી પ્રશિક્ષકને ઉત્તમ નિવેશ મળે છે વાસ્તવમાં આપને ચોક્કસ સમસ્યાઓ ક્યાં છે ઉદાહરણ તરીકે હું એકમ માટે જરૂરી સમય કરતા ઓછો અંદાજ લઉં છું અથવા મેં એકમ માટે જરૂરી સમય કરતા વધુ પડતો અંદાજ આપ્યો છે વગેરે આ તમામ અવલોકનો આ માળખામાં લખવા જોઈએ જેનો આપણે પછીથી સુધારા માટે ઉપયોગ કરીશું ઘણી વખત ઘણી સંસ્થાઓમાં પ્રશિક્ષક સભ્યો સમયપત્રક કરતાં ઘણા વધુ વર્ગ સત્રો લે છે ઉદાહરણ તરીકે 3 ક્રેડિટ ના અભ્યાસક્રમમાં આપ ૧૫ અઠવાડિયા ગણો તો એક સત્રમાં ૪૫ વ્યાખાન થશે એવા કિસ્સાઓ છે કે જ્યાં શિક્ષકોએ 3 ક્રેડિટ ના અભ્યાસક્રમ માટે 70 ૮૦ વ્યાખ્યાન લીધા છે જે અમુક અર્થમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે અત્યંત તણાવપૂર્ણ છે આ બધા વધારાના સત્રો સમયપત્રકના સત્ર ઉપરાંત લેવામાં આવે છે જેનો અર્થ છે કે પ્રશિક્ષક સભ્યના માથે ખાલી સત્ર શોધવાનો ભાર છે અને વિદ્યાર્થીઓને સમજાવવા કે તેઓ વ્યાખ્યાનમાં હાજરી આપે આપણે સમજવાની જરૂર છે કે આ વધારાના સત્રો શા માટે જરૂરી છે સામાન્ય રીતે મારા મતે અભ્યાસક્રમના પરિણામો અને ઉપલબ્ધ સત્રો વચ્ચે મેળ ન ખાવાના કારણે એવું થાય છે તેનો અર્થ એ કે અભ્યાસક્રમની રચના ખૂબ જ ખરાબ છે કે અભ્યાસક્રમમાં જે સંબોધિત સામગ્રી ફાળવવામાં આવેલ સમયથી ખૂબ અધિક છે વિદ્યાર્થીઓએ શું શીખવાની જરૂર છે તેના સંદર્ભમાં વધુ મહત્વાકાંક્ષી છે જો આપ ઇચ્છો કે આપના વિદ્યાર્થીઓ સારી રીતે શીખે તો આપે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે વધુ સમય આપવો પડશે અને સમય નહીં હોય પરંતુ જો આપની પાસે ખૂબ સામગ્રી છે તો આપ વ્યાખ્યાનો લેવાનું ચાલુ જ રાખો છો અને અંતે મોટી સંખ્યામાં સત્રો લો છો કોઈ કારણસર 2 3 વર્ગો ચૂકી જવાય તો તે માટે સમજી શકાય છે પરંતુ કોઈ પણ શિક્ષક નિર્ધારિત સત્રો કરતા 30 40 સત્રો વધુ લેવા માંગતા હોય તેના માટે કોઈ શૈક્ષણિક સમર્થન નથી અભ્યાસક્રમના પરિણામો અને ઉપલબ્ધ સત્રો વચ્ચે મેળ ન ખાવાના કારણે વધારાના સત્રોની જરૂર પડી શકે છે અને કેટલીકવાર શિક્ષકને એવું લાગે છે વિદ્યાર્થીઓ પાસે જરૂરી પૂર્વ જ્ઞાન નથી આ અર્થમાં કે વિદ્યાર્થીઓ પાસે વર્ગમાં આવવા માટે આવશ્યક કૌશલ અને જ્ઞાન નથી અને પછી આપ વધારાના વર્ગો લો છો આ પ્રકારની વસ્તુ ટાળવી જોઈએ આજકાલ ઇન્ટરનેટ ની સુવિધાઓ તેમજ ઉપલબ્ધી સાથે શિક્ષક આવશ્યક પૂર્વ જ્ઞાન માટે વેબસાઇટ વેબપેજ બનાવી શકે છે અને શિક્ષક તે માટે સમય વ્યતીત કરે તેના બદલે વિદ્યાર્થીઓને વર્ગમાં આવે તે પહેલાં તે મુજબ તૈયારી કરવા માટે કહી શકે છે અનિવાર્યપણે આપ માધ્યમિક શાળા દરમિયાન અથવા તે જ સંસ્થામાં અગાઉના સત્રમાં જે કરવામાં આવ્યું છે તેનું પુનરાવર્તન કરો છો તેનો અર્થ એ કે આપ સમાન સામગ્રીને બે કે ત્રણ વખત શીખવવાનો પ્રયાસ કરી રહ્યા છો ક્યારેક આપના વર્ગ પરીક્ષણોમાં અને અસાઈનમેન્ટ માં અસંતોષકારક પ્રદર્શન હોય છે જ્યાં મોટા ભાગના વિદ્યાર્થીઓને સમજવામાં તકલીફ હોય તેવું લાગે ત્યાં કંઈક ફરીથી સમજાવવા માટે આપ વધારાનું સત્ર લેવા ઈચ્છો છો અંતે કેટલાક રાજ્યોમાં દરેક સમયે કોઈ ને કોઈ કારણસર વિક્ષેપો અથવા હડતાલ માટે હોઈ શકે છે તેનો અર્થ એ કે કોલેજ બંધ છે અથવા કોલેજ અન્ય પ્રવૃત્તિઓમાં સામેલ છે તે સમયગાળા દરમિયાન વર્ગો રદ થઈ શકે છે અને તેવું ઘણું બધું આપ વિક્ષેપોને કારણે અથવા ર્ગ પરીક્ષણોમાં અસંતોષકારક કામગીરીના કારણે વધારાના સત્રો લો છો અને નહિ કે અભ્યાસક્રમના પરિણામો અને ઉપલબ્ધ સત્રો તેમજ આવશ્યક પૂર્વ જ્ઞાન વચ્ચેના અભાવના કારણે જો આપ વધારાના સત્રો લઈ રહ્યા છો તો આપે નોંધ રાખવી જોઈએ કે આપ કયા સત્રો લઈ રહ્યા છો અને શા માટે લઈ રહ્યા છો જો દરેક શિક્ષક આવી નોંધ તૈયાર કરી શકે તો પછી ક્યારેક વિભાગ આ બધું એકત્ર કરી શકે છે અને સુધારાત્મક પગલાં કેવી રીતે લેવા તે વિશે વાત કરી શકે છે ઉદાહરણ તરીકે આ રીતે લખી શકાય છેવધારાના સત્રનો પ્રકાર આપ વાસ્તવમાં શું કરાવી રહ્યા છો CO5 C2 પર વધારાનું વ્યાખ્યાન પછી તે વધારાના વ્યાખ્યાનનું સંચાલન કરવાના કારણો જો આપ તે નોંધ રાખી શકો આપની પાસે જે પ્રકારનાં વિદ્યાર્થીઓ છે અને ઉપલબ્ધ સમયને અનુસાર પાઠ્યક્રમને પુનઃવ્યવસ્થિત કરવા માટે અને સારા ભણતરને સરળ બનાવવા માટે ઉત્કૃષ્ટ સાધનના રૂપે કાર્ય કરશે વધારાના સત્રોની નોંધ જાળવવાથી વિભાગને પણ યોગ્ય પ્રતિસાદ મળે છે અમલીકરણના તબક્કામાંની એક પ્રવૃત્તિ છે મૂલ્યાંકનના સાધનોની રચના ડિઝાઇન તબક્કામાં આ વિષે વિસ્તારપૂર્વક વાત કરવામાં આવી છે જ્યારે આપણે અમલીકરણના તબક્કાની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે અભ્યાસક્રમ ડિલિવરી ના એક ઉદાહરણની વાત કરી રહ્યા છીએ પ્રશિક્ષકે સમગ્ર સત્ર માટે જરૂરી તમામ રચનાત્મક અને સારાંશના સાધનો તૈયાર કરવા જોઈએ જો 3 પરીક્ષણ 2 અસાઇનમેન્ટ 3 પ્રશ્નોત્તરી અને 1 સત્ર અંત પરીક્ષા હોય તો તે બધાને થોડી અગાઉથી ડિઝાઈન કરવાની જરૂર છે પરીક્ષા અને SEE કેટલી સારી રીતે સંતુલિત હોવી જોઈએ તેના પર ધ્યાન આપવું જોઈએ સત્રની શરૂઆતમાં જ આઇટમ બેંક તૈયાર કરો કારણ કે CO અને કૌશલ ખૂબ જ સ્પષ્ટ છે અને જો કોઈ પ્રશિક્ષકે સારી રીતે આયોજન કર્યું હોય એટલે કે જો તેમની પાસે કોઈ પ્રકારની આઇટમ બેંક હોય જોકે તે પ્રથમ વખત કરવા માટે ઘણો પ્રયત્ન કરવો પડશે તો પછી આ સાધનોની રચના પ્રમાણમાં સરળતાથી થઇ જશે સારી રીતે સંતુલિત મૂલ્યાંકનનું તાત્પર્ય છે દરેક CO ને ભારની યોગ્ય માત્રા અને CO અને કૌશલ સાથે સંલગ્ન બૌદ્ધિક ક્ષમતાના સ્તરો માટે પર્યાપ્ત ભાર આપે ભલે સત્રની શરૂઆતમાં મૂલ્યાંકનનાં સાધનો તૈયાર કર્યા હોય તો પણ પ્રશિક્ષક સાધનોમાં છેલ્લી ઘડીએ કેટલાક ફેરફાર કરવા માગે છે હવે બધું જ કોમ્પ્યુટરાઇઝ્ડ હોવાથી છેલ્લી ઘડીએ આ ફેરફારો કરવા અને પરીક્ષણો કરવું મુશ્કેલ નથી આપ જે પ્રકારની વસ્તુઓ ડિઝાઇન કરી રહ્યા છો તેના આધારે આપ વિવિધ તકનીકનો ઉપયોગ કરી શકો છો જેમ કે આપ પ્રશ્નોત્તરી માટે LMS નો ઉપયોગ કરી શકો છો અને ઝડપથી પરિણામો મેળવી શકો છો આપ વિદ્યાર્થીને ચોક્કસ બંધારણમાં અસાઈન્મેન્ટ જમા કરવા માટે કહી શકો છો ઉદાહરણ તરીકે તેઓ તેની તસવીર લઈ શકે છે અને આપને WhatsApp માં અથવા LMS માં મોકલી શકે છે તમામ સાધનોમાં તમામ વસ્તુઓ CO કૌશલ તેમજ બૌદ્ધિક ક્ષમતા સ્તર સાથે નામાંકિત થયેલ હોવી જોઈએ આ ત્રણ નામાંકન અનિવાર્ય છે અને તેની સાથે આપણે પ્રાપ્યતા વિશેની બધી અનુગામી ગણતરીઓ કરી શકીએ છીએ અથવા સાધન કેટલું સંતુલિત છે તે જોવા માટે નજર રાખી શકીએ છીએ મૂલ્યાંકનના સાધનોની રચના એ એક મુખ્ય પ્રવૃત્તિ છે વિશેષ કરીને જો આપ પહેલી કે બીજી વખત જ અભ્યાસક્રમ આપી રહ્યા હોવ પરંતુ તે પછી વસ્તુઓ સ્થિર થવી જોઈએ સારા મૂલ્યાંકન સાધનોની રચના ઘણી તણાવપૂર્ણ હોય છે સારાંશ મૂલ્યાંકન સાધનોના સંદર્ભમાં આપે તમામ CO ની પ્રાપ્તિ પર ધ્યાન આપવું પડશે આપે એવી રીતે ડિઝાઇન કરવાની જરૂર છે કે વિદ્યાર્થીઓ કોઈપણ CO ને પસંદગીમાંથી બહાર ન રાખી શકે ઉદાહરણ તરીકે ઘણા લોકો દરેક વખતે A મેળવવામાં રુચિ રાખતા નથી તેઓ કહે છે જો હું યોગ્યતાપૂર્વક સારું કરું તો તે મારા માટે પર્યાપ્ત છે અને તે પ્રક્રિયામાં હું મારા પ્રયત્નોને કેવી રીતે વધુ સારા કરી શકું મૂલ્યાંકન સાધનની રચના જોઈને તેઓ અમુક ભાગ વિષે વિચારવાનું છોડી શકે છે તો અભ્યાસક્રમનો મુખ્ય હેતુ જ પરાસ્ત થઈ જાય છે વિદ્યાર્થીઓને વિકલ્પ જોઈએ છે જો વિકલ્પ આપવામાં આવે તો તે સમાન CO ની બાબતો વચ્ચે હોવી જોઈએ તે બે અલગ અલગ CO વચ્ચે ન હોઈ શકે આ કિસ્સામાં એક CO ને સંપૂર્ણપણે અવગણવામાં આવે છે જો આપ અભ્યાસક્રમના CO જુઓ તો મોટા ભાગે CO1 એ CO2 ની પૂર્વશરત હોય છે CO2 એ CO3 ની પૂર્વશરત છે અને તે પ્રમાણે તેનો અર્થ એ છે કે અગાઉના COs પછીના CO ની પૂર્વશરત છે જો આપે પૂછેલા તમામ પ્રશ્નો પરીક્ષણ 1 અને પરીક્ષણ 2 પરીક્ષણ 3 અને SEE વગેરે જુઓ તો અંતિમ શ્રેણી નક્કી કરવામાં CO1 CO2 અને CO3 ને વધારે ભાર આપવામાં આવે તેવી શક્યતા છે કોઈક રીતે પરોક્ષ રીતે અથવા અજાણતા એવું થાય છે કે તંત્ર પોતે જ વિદ્યાર્થીઓને ચોક્કસ CO ની ચિંતા ન કરવા માટે સમજાવતી હોય તેવું લાગે છે વિદ્યાર્થીઓ તમામ CO વિશે બધું શીખે તે સુનિશ્ચિત કરવાના ઘણા પ્રયત્નો કરવામાં આવે છે છતાં છતાં સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ચોક્કસ ભાગોને સંપૂર્ણપણે છોડી દે છે જો ડિઝાઇન તબક્કામાં આપેલી માર્ગદર્શિકા મુજબ આઇટમ બેંક બનાવવામાં આવે તો એકસમાન ગુણવત્તાના તમામ મૂલ્યાંકન સાધનો બનાવવાનું સરળ બને છે અમે માનીએ છીએ કે આઈટમ બેંક બનાવવામાં સમય લાગી શકે છે હમણાંથી ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે જ્યાં દરેક વિષય માટે પુષ્કળ પ્રશ્નો ઉપલબ્ધ છે આ બધું એકત્રિત કરો ગોઠવો અને સહેજ સુધારો કરો અને સંભવતઃ થોડા દિવસોના સઘન પ્રયત્નો પછી આપની પાસે આપના અભ્યાસક્રમ માટેનું પ્રશ્ન બેંક હોય શકે જે આપના માટે પ્રારંભિક બિંદુ હોઈ શકે છે ઉપલબ્ધ પ્રશ્નોને ગોઠવ્યા પછી અને આપના અભ્યાસક્રમના પરિણામો સાથે ગોઠવણી કર્યા પછી આપે તેને યોગ્ય રીતે નામાંકિત કરવા પડશે અને તે આપના આઇટમ બેંક માટે પ્રારંભિક બિંદુ હશે અસાઇનમેન્ટ વર્ગ પરીક્ષણ વગેરેમાં પ્રદર્શન જોયા પછી આપ માત્ર એટલું જ નથી કહેતા કે આ આપને મળેલા ગુણ છે અને પતી ગયું આપ વિદ્યાર્થીઓને તેમના પ્રદર્શનમાં સુધારો કરવામાં મદદ કરવા માંગો છો અથવા જ્યાં તેઓ બરાબર રીતે સમજી શક્યા નથી અથવા જ્યાં તેઓએ પૂરતો અભ્યાસ કર્યો નથી ત્યાં ધ્યાન દોરો છો તેઓએ શું કરવું જોઈએ તેથી તમામ CIE મૂલ્યાંકન પછી વિદ્યાર્થીઓને પ્રતિભાવ આપવાની જરૂર છે સમગ્ર વર્ગના પ્રદર્શનને જોઈને આપ તમામ વિદ્યાર્થીઓને માટે પ્રતિભાવ તૈયાર કરી શકો છો એક એક નહીં વ્યક્તિગત નહિ આ પ્રતિભાવ સંબંધિત વિષય માટે કેટલાક વિશિષ્ટ નિવેદનોના સ્વરૂપમાં હોઈ શકે છે થોડા અથવા ઘણા વિદ્યાર્થીઓએ ખ્યાલોને સમજવામાં અથવા પ્રક્રિયાત્મક જ્ઞાનને લાગુ કરવામાં ભૂલ કરી હોય આ તે વિષે હોય શકે જ્યારે આપ આ બધું લખો છો ત્યારે તે પ્રશિક્ષક માટે પણ પ્રતિભાવનું પણ કાર્ય કરે છે જો આપને લાગે કે ઘણા વિદ્યાર્થીઓ કોઈ ચોક્કસ ભૂલ કરી રહ્યા છે તેનો અર્થ એ છે કે પ્રશિક્ષકને ઠીક કરવાની જરૂર છે અને તેની અનુગામી સૂચનાને સમાયોજિત કરવાની જરૂર છે આ બધા પ્રતિભાવથી શિક્ષકને અભ્યાસક્રમની આગામી પ્રસ્તાવનું આયોજન વધુ સારી રીતે કરવામાં સહાય થશે આપ અહીં બતાવ્યા મુજબ કોષ્ટક બનાવી શકો છો અને આપ જરૂર મુજબ પંક્તિઓ ઉમેરી અથવા કાઢી શકો છો આપ વિદ્યાર્થીઓના પ્રતિસાદના આધારે અનેક નિવેદનો લખી શકો છો જો આપ તેને કોષ્ટકના રૂપમાં મેળવો છો તો બધું જ ગોઠવાયેલ છે આપણે મૂલ્યાંકન સાધનો અને વિદ્યાર્થીઓના પ્રદર્શન પરના અવલોકનો પણ જોઈશું વિદ્યાર્થીઓ દર વર્ષે અલગ હોય છે અને વિવિધ મૂલ્યાંકનોમાં તેમનું પ્રદર્શન પણ અલગ હશે મૂલ્યાંકન સાધનોના પ્રકાર અથવા વિદ્યાર્થીઓની કામગીરી પર પ્રશિક્ષકનાં અવલોકનો નોંધવાથી ફરી વખત જ્યારે સમાન અભ્યાસક્રમ આપવામાં આવે ત્યારે મૂલ્યાંકન સુધારવામાં ઘણી મદદ મળે છે

કોઈ એક ખૂબ જ સરળ પરીક્ષાપત્ર આપે અથવા કોઈ મુશ્કેલ પરીક્ષાપત્ર આપે જો મુશ્કેલ પરીક્ષાપત્ર હોય તો દેખીતી રીતે ઘણા વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરી શકશે નહીં જો પરીક્ષાપત્ર સરળ પેપર હોય તો દરેક વિદ્યાર્થી ઉચ્ચ ગુણ મેળવશે આમ આ પ્રકારની વસ્તુ પ્રતિભાવ તરીકે પણ કાર્ય કરે છે અને આપના પરીક્ષણ પત્રના મુશ્કેલી સ્તરને વ્યવસ્થિત કરવામાં મદદ કરે છે એક નાનો પ્રોજેક્ટ પણ આજકાલ દર સત્રમાં અથવા દર વર્ષે એક પ્રથા બની રહ્યો છે ઉદાહરણ તરીકે જો નાનો પ્રોજેક્ટ મૂલ્યાંકન સાધનોમાંથી એક હોય તો તે મહત્વાકાંક્ષી હોઈ શકે છે સામાન્ય રીતે એવું થાય છે વિદ્યાર્થીઓ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં નથી આવતા અથવા જરૂરી માહિતી પર્યાપ્તપણે મળતી નથી એકવાર આપ નાના પ્રોજેક્ટ પર વિચાર કરો ત્યાં ઘણા બધા મુદ્દાઓ છે આપે સંસાધનો અને વિદ્યાર્થીઓના જૂથ માટે પ્રોજેક્ટ ના અવકાશને ગોઠવવા પડશે અને તેને પડકારરૂપ બનાવવાની રીતો અને માધ્યમો શોધવાની જરૂર છે નાના પ્રોજેક્ટ ને વ્યવસ્થિત બનાવવા માટે થોડા પ્રયત્ન કરવા પડે છે નાના પ્રોજેક્ટના સંદર્ભમાં કામગીરી પરના અવલોકનોને રેકોર્ડ કરીને કોઈ પણ નાના પ્રોજેક્ટને સતત સુવ્યવસ્થિત કરી શકશે વિદ્યાર્થીઓનું પ્રદર્શન આ રીતે મેળવી શકાય છે આપ દરેક વિદ્યાર્થીની કામગીરીને આ શ્રેણીઓમાં વહેંચી શકો છો આ માત્ર ઉદાહરણ રૂપે છે આપ ઈચ્છો તો તે ટકાવારીમાં ફેરફાર કરી શકો છો વિદ્યાર્થીઓની રૂપરેખા અથવા વિદ્યાર્થીના પ્રદર્શનની જાણકારી મેળવીને છેલ્લા ખાનામાં પ્રશિક્ષકના અવલોકનો લખી શકાય છે જેનાથી પ્રશિક્ષકને અને વાસ્તવમાં વિભાગને પણ સારો પ્રતિભાવ મળશે વિચારવા યોગ્ય હજી એક અન્ય પ્રતિક્રિયા છે ઘણી વખત એવું થાય છે કે જ્યારે હું કોઈ ચોક્કસ વર્ગને અભ્યાસક્રમ શીખવી રહ્યો હોઉં ત્યારે તેઓની ભૂમિકાને આધારે તેઓને લાગશે કે હું ખૂબ ધીમે જઈ રહ્યો છું અથવા ખૂબ ઝડપથી જઈ રહ્યો છું જો હું ખૂબ ધીમે જાઉં તો વિદ્યાર્થીઓ રસ ગુમાવશે અને જો ખૂબ ઝડપથી કરાઉ તો તેઓ સમજી શકશે નહિ અને તેઓ માનસિક રીતે પણ છોડી દેશે પરંતુ જો સત્રના અંત સુધી પ્રતિભાવની રાહ જોશો તો શિક્ષક કંઈ વિશેષ કરી શકશે નહિ તેથી સત્ર દરમિયાન કમ સે કમ એક કે બે વાર પ્રતિક્રિયા જાણવી એ સારો વિચાર છે જો આપ સત્ર દરમિયાન પ્રતિભાવ જાણશો તો પ્રશિક્ષકના શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સૂચનામાં થોડા ફેરફાર કરવામાં સહાયતા થશે પ્રશિક્ષક એક સરળ પ્રતિભાવ પત્ર બનાવી શકે છે અમે અહીં એક નમૂનો બતાવીશું અભ્યાસક્રમના પરિણામો શિક્ષક દ્વારા પ્રથમ કેટલાક વર્ગોમાં સ્પષ્ટ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે એ રીતે ક્રમ આપી શકાય છે કે બિલકુલ સ્પષ્ટ નથી તો 0 અને એકદમ સ્પષ્ટ હોય તો ૫ આપ છેલ્લા ખાનામાં 0 અને 5 વચ્ચે અંક મૂકી શકો છો વર્ગખંડમાં અપાતી સૂચના જણાવેલા અભ્યાસક્રમના પરિણામો સાથે સુસંગત છે સુસંગત ના હોય તો ૦ અને સંપૂર્ણ સુસંગત હોય તો 5 ક્યારેક શિક્ષક કોઈ અથવા અન્ય કારણોસર મુખ્ય વિષયથી દૂર જાય છે અને થોડો સમય એમ જ વ્યર્થ જાય છે સૂચનાની ગતિ અનુસરવી સરળ છે પ્રત્યેક વ્યક્તિ પોતાની ઝડપે બોલે છે જે વિદ્યાર્થીઓ માટે આરામદાયક હોય કે ન પણ હોય શિક્ષકે એ માટે પોતાને સહેજ બદલવું પડશે ખ્યાલો અને પ્રક્રિયાઓ સમજાવવામાં આવી હતી બિલકુલ સારી રીતે નહીં અથવા ખૂબ સારી રીતે વર્ગખંડમાં સંવાદ અસરકારક હતો અને ચોક બોર્ડ અથવા વ્હાઇટબોર્ડ અથવા PPT ની પ્રસ્તુતિ અસરકારક હતી શીખવાની સામગ્રી મળવી મુશ્કેલ હતી તેનો અર્થ એ કે સામગ્રી સરળતાથી ઉપલબ્ધ નથી સૂચવેલું પાઠ્યપુસ્તક સારું હોઈ શકે છે પરંતુ તે પુસ્તકાલયમાં નથી અથવા સરળતાથી ઉપલબ્ધ છે હવે શીખવાની સામગ્રીની ઉપલબ્ધતા કોઈ મોટી સમસ્યા નથી આપ 8 વસ્તુઓ રાખો એવું જરૂરી નથી અને અહીં આપ્યું છે આપ બિલકુલ તેવું જ રાખો એવું જરૂરી નથી કોઈ પણ વ્યક્તિ ઓછા પ્રશ્નો રાખીને પોતાનું પત્ર તૈયાર કરી શકે છે જેથી તે શિક્ષક માટે સારા પ્રતિભાવનું કાર્ય કરે અને તે મુજબ તે થોડા ફેરફાર થઈ શકે આપ સત્રમાં એક અથવા બે વાર પ્રતિભાવ લઈ શકો છો અથવા સામાન્ય રીતે પ્રથમ પરીક્ષા પછી અને બીજી પરીક્ષા પછી તરત જ કરી શકો છો આ સર્વેક્ષણ કરવા માટે યોગ્ય સમય શું છે એ આપ પસંદ કરી શકો છો વિદ્યાર્થીના પ્રતિભાવના આધારે આપ નિવેદનોના સમૂહ તરીકે વિદ્યાર્થી પ્રતિભાવનો સારાંશ લખો માની લો કે 60 વિદ્યાર્થીઓ છે અને તેઓએ પ્રતિભાવ આપ્યો છે જેના આધારે નિવેદનોના સમૂહ રૂપે આપ નોંધો લખો છો જો આપ ઇચ્છો તો આપ આમાં વધુ હરોળ ઉમેરી શકો છો બીજી મુખ્ય પ્રવૃત્તિ વિદ્યાર્થીઓના પ્રદર્શનની નોંધ રાખવાની છે આજે સ્પ્રેડશીટ બનાવવું અત્યંત સુવિધાજનક છે અને કોઈ પણ માહિતી ઉમેરી શકાય છે કશે પણ નોંધ કરી શકાય છે અને પ્રવૃત્તિઓ માટે ક્રમ પણ હોય છે આપ સ્પ્રેડશીટ માં સરળતાથી ગણતરી કરી શકો છો આપ વિદ્યાર્થીઓને વર્ગીકૃત કરી શકો છો શોધી શકો છો કે કયા વિદ્યાર્થી કયા ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે વગેરે જો MOODLE જેવી લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ વિષે જાણકારી રાખવાની ઘણી પદ્ધતિઓ શક્ય થશે આપ કહી શકો છો કે લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ નો ઉપયોગ કરવો એ જાહેરાત જેવું છે આપ જેટલો વધુ ઉપયોગ કરી શકો છો વિદ્યાર્થીઓ સાથે આપની વાતચીતને તેટલી વધુ સારી બનાવી શકો છો પ્રવૃત્તિ આપના અભ્યાસક્રમ માટે સત્ર દરમિયાન વિદ્યાર્થી પ્રતિક્રિયાનું પત્ર બનાવો કૃપા કરીને તેમાં 8 થી વધુ સવાલ ન બનાવો કારણ કે જો તે ખૂબ લાબું હોય અથવા ઘણા બધા પ્રશ્નોના જવાબ આપવાના હોય તો દરેક વ્યક્તિ રસ ગુમાવે છે અહીં અમલીકરણનો તબક્કો સમાપ્ત થાય છે અને આગામી એકમમાં આપણે મૂલ્યાંકન તબક્કાની પ્રક્રિયાઓ જોઈશું